સિક્યોર સિસ્ટમ એન્જિનિયરિંગના અભ્યાસક્રમમાં આ પ્રદર્શનમાં સ્વાગત છે આ પ્રદર્શનમાં આપણે ROP એટેક પર નજર નાખીશું હવે ROP એટેક કરવાનું ખૂબ મુશ્કેલ છે તેથી આપણે ફક્ત એક ખાસ લેશન ની ઝલક જોઈશું જે હું જ્યારે ભણાવતો હતો ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા કોર્સમાં સબમિટ કરવામાં આવ્યું હતું આ અસાઇનમેન્ટ આવશ્યકરૂપે આ ડિરેક્ટરીમાં ફાઇલ સાથે કામ કરે છે જેને ROP કહેવામાં આવે છે અને તમે આ ફાઇલને ડાઉનલોડ કરી શકો છો તે VM નો એક ભાગ છે જે આ કોર્સની સાથે આવે છે અને VM માં ડિરેક્ટરીમાં nptel codesmodule4ROP તમને આ આવશ્યક કોડ મળી શકશે જે ફાઇલ પર હુમલો થયો હતો તે TUT2 ત્યાં અસંખ્ય વસ્તુઓ છે ત્યાં એક main હતી અને ત્યાં એક concatenate first chars ફંક્શન હતું અને આ કોડ લખનારા વિદ્યાર્થીઓને શ્રેય આપવી પડશે તેમના રોલ નંબર્સ અહીં હાજર છે આ કોડની સાચી કામગીરી નીચે મુજબ છે તમે જુઓ આ એક્ઝેક્યુટેબલ tut2 છે તે આ જેવા દસ શબ્દો દાખલ કરે છે અને આઉટપુટ એ દરેક ઇનપુટ શબ્દનું પ્રથમ કેરેક્ટર છે તમે અહીં જુઓ છો કે ABCD થી J પહેલા અક્ષરો સ્ક્રીન પર છાપવામાં આવ્યા છે આ તે પ્રોગ્રામ જ કરે છે અને આ પ્રોગ્રામમાં નબળાઈ છે concatenate first chars અને આપણે નબળાઈ શું છે તે તરફ જઈશું નહીં પરંતુ તેને અસાઇનમેન્ટ તરીકે કોઈપણ દર્શકોને પડકાર તરીકે આ કાર્યમાં આ નબળાઈઓ શોધવા માટે પ્રયાસ કરવા કહીશું પરંતુ આપણે અહીં જે જોશું તે છે આપણે ROP એટેક બનાવવાનો પ્રયત્ન કરીશું જે તે નબળાઈનો ઉપયોગ કરે છે તેથી ROP હુમલાનો હેતુ કોઈક રીતે 10 ની ગણતરી કરવાનો છે જે ROP ગેજેટ્સ નો ઉપયોગ કરીને 1 થી 10 સુધીની સંખ્યાઓનું ઉત્પાદન છે અને આ ગ્લોબલ વેરિએબલ GLB માં પરિણામનું વેલ્યુ ભરે છે આ GLB મૂલ્ય અહીં ક્યાંક છાપવામાં આવશે GLB ને છાપો અને આ ફાઇલને જોતા આપણે જોઈએ છીએ કે GLB નો ઉપયોગ આ printf સિવાય અન્ય ક્યાંય થતો નથી અને નોંધ લો કે આપણે 10 ની ગણતરી આ પ્રોગ્રામમાં અથવા ક્યાંય પણ કરી રહ્યા નથી

તેથી ROP હુમલાથી પ્રારંભ કરીને ROP એટેક સાથે કરવાનું પ્રથમ એ છે કે પ્રોગ્રામમાં હાજર ગેજેટ્સ ની ઓળખ કરવી તેથી ગેજેટ્સ આ ટૂલનો ઉપયોગ કરીને મેળવી શકાય છે જે આ ડિરેક્ટરીમાં હાજર છે તે ROPGadget master આ ROPGadget master પર જાઓ અને ટૂલ python ROPgadget py -binary ROPtesttut2 નો ઉપયોગ કરો ઇનપુટ તરીકે બાઈનરી નો ઉલ્લેખ કરો અને એક્ઝેક્યુટેબલ માટેનો માર્ગ પ્રદાન કરો જેનું તમે મૂલ્યાંકન કરવા માંગો છો આ ગેજેટ ટૂલ શું કરશે ROP ગેજેટ ટૂલ સંપૂર્ણ એક્ઝેક્યુટેબલ ટ્યુટોરિયલ 2 પસાર કરશે અને તે શોધી શકે તે તમામ શક્ય ગેજેટ્સ ને ઓળખી શકશે આપણે આ આઉટપુટને e1 માં રીડાયરેક્ટ કરી શકીએ છીએ ફાઇલ e1 પાસે કેટલાક ગેજેટ્સ છે જે તેને મળ્યાં છે નોંધો કે આ દરેક ગેજેટ્સ ની થોડી ઇન્સટ્રકશન ઓ છે અને અંતમાં return અથવા returnf અથવા કોલ ઇન્સટ્રકશન છે અહીંનું આ એડ્રેશ એ ગેજેટનું એડ્રેશ છે જેમ તમે જુઓ છો કે ટૂલને એક્ઝેક્યુટેબલ tut2 માં મોટી સંખ્યામાં ગેજેટ્સ મળ્યાં છે અને હકીકતમાં ત્યાં 13276 ગેજેટ્સ હાજર છે હવે પેલોડ પર પાછા આવીએ કે જેને આપણે લખવા માંગીએ છીએ આપણે 10 ની આ ગેજેટ્સ નો ઉપયોગ કરીને ગણતરી કરવા માંગીએ છીએ આવશ્યકપણે આપણે આ 13276 માંથી કોઈ ગેજેટ પસંદ કરવાની છે તેને સ્ટેક પર એક રીતે ગોઠવો જેથી અંતમાં 10 ગણતરી થયેલ આવે આપણે આ ગેજેટ્સ ને કેવી રીતે પસંદ કરી રહ્યા છીએ તે વિશેની વિગતોમાં જઈશું નહીં પરંતુ આપણે ફક્ત આના પર એક અહેવાલ જોશું સમગ્ર હુમલા માટેનો અહેવાલ અહીં હાજર છે અને આપણે અહીં જે જોઈએ છીએ તે સ્ટેક નું સમાવિષ્ટ છે ખાસ કરીને જ્યારે કાર્ય concatenate first chars એક્ઝીક્યુટકરવામાં આવે ત્યારે સ્ટેક નાં સમાવિષ્ટ આપણે જાણીએ છીએ કે જ્યારે આ ફંક્શન એક્ઝીક્યુટથાય છે ત્યાં સ્ટેક ફ્રેમ હોય છે જે સક્રિય છે અને આ ફ્રેમ આના જેવો દેખાય છે તેથી ત્યાં રીટર્ન એડ્રેસ છે જે સંગ્રહિત છે જે 4 બાઇટ્સનું છે ત્યારબાદ ત્યાં પહેલાનો ફ્રેમ પોઇન્ટર છે main ને અનુરૂપ ફ્રેમ પોઇન્ટર પછી ત્યાં કેટલાક અન્ય ડેટા અને લોકલ હાજર છે આપણાં સંકલન માટે સ્ટેક અને સ્ટેક ફ્રેમ ના સ્થાનો અહીં નીચે મુજબ હાજર છે પરંતુ જ્યારે તમે તેને ચલાવો છો અથવા જ્યારે તમે ખરેખર આ પ્રોગ્રામને ચલાવવાનો પ્રયાસ કરો છો ત્યારે તમને આ એડ્રેશઓ માટે એક અલગ વેલ્યુ મળી શકે છે જો કે સ્ટેક ની રચના અને સ્ટેક પર હાજર વિવિધ ડેટા ની સાપેક્ષતા સમાન હશે ROP હુમલો ખરેખર શું કરે છે તે આ રિપ્લેશ માં મેઇન સ્થાને લે છે અને અહીં ગેજેટ્સ ભરવાનું શરૂ કરે છે આ ઉપકરણ પર મૂકવામાં આવેલા પ્રથમ ગેજેટ્સ થી પ્રારંભ કરીને તમારી પાસે ગેજેટ્સ આની જેમ ઉપરની તરફ જતા હશે જેમ કે આ દરેક ગેજેટ્સ માં 10 ની ગણતરી કરવામાં થોડું ઑપરેશન હોય છે અમે 14 ગેજેટ્સ નો ઉપયોગ કરીએ છીએ જે 13000 વિચિત્ર ગેજેટ્સ ની જગ્યામાંથી લેવામાં આવ્યા છે જે ગેજેટ ટૂલનો ઉપયોગ કરીને ટ્યુટોરિયલ 2 માં મળે છે અને આ તે 13 ગેજેટ્સ છે જેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેથી આ ગેજેટ્સ કાર્યક્ષમતામાં ખૂબ સરળ છે જેમ કે રીટર્ન જે ફક્ત nop ઑપરેશન કરવા જેટલું જ છે જે કંઈક આ ગેજેટ નંબર 6 જેવી જટિલ છે જે આવશ્યક પૂર્ણાંક ગુણાકાર છે તે આ દ્વારા નિર્દેશિત કેટલાક સમાવિષ્ટોને ગુણાકાર કરે છે ECX રજીસ્ટર સાથે EX રજિસ્ટર આ દરેક ગેજેટ્સ નું વર્ણન અહીં હાજર છે તેથી આપણે 10 ની ગણતરી કરવા માટે શું કરીએ છીએ શું આપણે ગેજેટ્સ પસંદ કરીએ છીએ અને operationsપરેશંસનો ક્રમ બનાવવાનું શરૂ કરીએ છીએ જે તેણે સ્ટેક પર મૂક્યું છે કે આ બધા ગેજેટ્સ તેની અમલ પૂર્ણ કર્યા પછી અમે 10 પૂર્ણ અથવા પ્રાપ્ત કરી શકશું બધા ગેજેટ્સ મૂકેલા અને ફેરફાર કરેલા સ્ટેક આના જેવા લાગે છે તેથી તે આ સ્થાન પર મૂકવામાં આવેલા ગેજેટ નંબર 1 થી શરૂ થાય છે આ સ્થાનમાં રીટર્ન થી મેઇન પર હતું જે આપણે જોયું હતું અને હવે આપણે એક બફરને ઓવરફ્લો કરીએ છીએ અને આ રિટર્નને ગેજેટ્સ ના આ ક્રમ સાથે મુખ્ય સ્થાને બદલીએ છીએ તેથી એક્ઝેક્યુશન દરમ્યાન જે થાય છે તે પ્રથમ છે ગેજેટ 1 એક્ઝેક્યુટ કરે છે અને ગેજેટ 1 માં રિટર્ન સ્ટેક માંથી આ એડ્રેશ લેશે જે ગેજેટ 2 ને અનુલક્ષે છે અને એક્ઝેક્યુટ કરે છે પછી ગેજેટ 3 ગેજેટ 4 અને આ રીતે એક્ઝેક્યુટ પર ગેજેટ્સ ને એવી રીતે મૂકવાનો ક્રમ જેથી ક્રમ 10 ના અંતે ગણતરી થયેલ છે વધુ સ્પષ્ટ બનવા માટે ઉદાહરણ તરીકે આ ક્રમમાંથી દરેક ઉદાહરણ માટે આ સ્થિતિ પર આપણે 3 ની ગણતરી કરી હોત અને 3 માટે પરિણામ ગ્લોબલ વેરિએબલ GLB માં મૂકવામાં આવશે આ સ્થાન પરના ગેજેટ્સ GA 9 થી અહીંના ગેજેટ GA 8 સુધી આપણે અહીં 4 ની ગણતરી કરીશું આ સ્પષ્ટ છે EX થી 4 અને પછી GLB ના સમાવિષ્ટોમાં આપણે 4 ને ગુણાકાર કરીએ છીએ અને તેથી થોડા વધુ ગેજેટ્સ પછી આપણે 4 GLB માં સંગ્રહિત હોત હવે આ ક્રમ 5 6 જેવા ક્રમમાં ઘણી વખત પુનરાવર્તિત થાય છે અને તેથી સમગ્ર 10 સુધી ગણતરી થયેલ છે આ પ્રયાસ કરતી વખતે સંભવત The એક અવરોધ એ છે કે સ્ટેક સેગમેન્ટ ખરેખર દાખલા તરીકે ઓવરફ્લો થઈ શકે છે કારણ કે આ બીજા કાર્યમાંથી છે જે મુખ્ય પછી તરત જ બોલાવવામાં આવે છે સ્ટેકની સામગ્રી પ્રમાણમાં ઓછી છે અને જો આપણે આ સ્ટેક પર ગેજેટ્સ ઉમેરવાનું ચાલુ રાખીએ તો સ્ટેક ખૂબ સરળતાથી ઓવરફ્લો થઈ શકે છે અને હેતુ મુજબ કાર્ય કરશે નહીં તેથી ગેજેટ્સ પસંદ કરવાની અને ગેજેટ્સને એવી રીતે મૂકવાની એક ખૂબ જ મુશ્કેલ રીત છે કે જેથી જરૂરી પેલોડ એક્ઝિક્યુટ થઈ જાય તો ચાલો જોઈએ કે આ વસ્તુ કેવી રીતે કાર્ય કરે છે આપણે આના આંતરિક વિશેની વિગતોમાં જઈશું નહીં કારણ કે તે ખૂબ જટિલ છે અને આવશ્યકપણે આ કોર્સની અવકાશની બહાર છે ફક્ત આ ચલાવો અને ઇનપુટ છે ગેજેટ્સ જ્યાં મૂકવામાં આવ્યા છે તે ઇનપુટ આ ફાઇલમાં છે input vm તો તે બાઈનરી ફાઇલ છે આપણે તેને od કમાન્ડ થી ખોલી શકીએ છીએ આ તે ઇનપુટ છે જે ખરેખર ટ્યુટોરીયલ પ્રોગ્રામ પર પસાર થાય છે તો ચાલો જોઈએ કે આ ROP ગેજેટ્સ કેવી રીતે ચલાવે છે ત્યાં એક payload vm py છે આપણે જોઈએ છીએ કે આ વિશિષ્ટ કોડ ગેજેટ્સ ને ગોઠવે છે અને જરૂરી ઇનપુટ બનાવે છે જે અહીં સ્ટ્રિંગ Y માં મૂકવામાં આવે છે અને અંતે Y છાપવામાં આવે છે આ તે ખાસ પાયથોન ની સ્ક્રિપ્ટ છે જ્યાં ગેજેટ્સ ગોઠવવામાં આવે છે અને આખરે ફાઇલ input vm બને છે તેથી આપણે આ tut2 ચલાવીએ છીએ તેને આ દૂષિત ઇનપુટ આપીએ છીએ જે input vm છે અને આપણે જોઈએ છીએ કે GLB માં વેલ્યૂ 3628800 છે આ અનિવાર્યપણે 10 નું મૂલ્ય છે જેને તમે ચકાસી શકો છો આ કોડની એક સમસ્યા એ છે કે ત્યાં સેગમેન્ટેશન ખામી છે અને તે એ છે કે 10 પછી છાપવામાં આવે છે અને કારણ કે પ્રોગ્રામ ની બહાર નીકળવાની સાથે સલામત રીતે સમાપ્ત કરવામાં આવ્યો ન હતો તેથી હું એ પડકાર તમને આપીશ આ કોર્સમાં સૌથી મુશ્કેલ પડકારોમાંથી એક છે આ ચોક્કસ કોડને એવી રીતે સુધારિત કરવો તો ROP ગેજેટ બરોબર રીતે સમાપ્ત થાય